તેથી આપણે જાણીએ છીએ કે ફોલ્ટ સિમ્યુલેશન ઉપર ચર્ચાથી શરૂઆત કરીએ ફોલ્ટ સિમ્યુલેશન એ ખૂબ જ મહત્વપૂર્ણ સાધન છે જેનો ઉપયોગ વિવિધ તબક્કા દરમિયાન થાય છે તમે ટેસ્ટ ફ્લો કહી શકો છો તે ટેસ્ટ જનરેશન સાથે જોડાણમાં વપરાય છે તેનો ઉપયોગ ટેસ્ટ ફ્લો સાયકલ દરમિયાન તેનો ઉપયોગ ઘણા સમય પછી થઈ શકે છે વગેરે તેથી આ એક સાધન જેવું છે જેનો ઉપયોગ ટેસ્ટ વેક્ટર ની ગુણ પ્લસ મેળવવા અથવા તેનું એનાલિસીસ કરવા માટે થાય છે અને એનાલિસીસના પરિણામના આધારે તમે કેટલાક રેમેડિયલ એક્શન લઈ શકો છો તો ચાલો જોઈએ કે ફોલ્ટ સિમ્યુલેશન શું છે તેથી ફોલ્ટ સિમ્યુલેટરમાં ઇનપુટ એટલેકે આપેલ સર્કિટ નેટલિસ્ટ ટેસ્ટ વેક્ટરના સેટ અને ફોલ્ટના સમૂહના સ્વરૂપમાં આપવામાં આવેલ છે તેને ફોલ્ટ લિસ્ટ કહેવામાં આવે છે તેથી ફોલ્ટ સિમ્યુલેટર શું ગણતરી કરે છે તે શોધવાનો પ્રયાસ કરે છે કે આ ટેસ્ટ વેક્ટર દ્વારા આ ફોલ્ટ સૂચિમાંથી કયા ફોલ્ટ્સ શોધી કાઢવામાં આવી રહ્યા છે તેથી F માં ફોલ્ટ્સની ટકાવારી કે જે T દ્વારા શોધી શકાય છે તેથી વધુમાં તે અમને કેટલીક મૂલ્યવાન માહિતી પણ આપી શકે છે કે હજુ સુધી શોધાયેલ ફોલ્ટ્સ શું છે જે ફોલ્ટ્સ હજુ પણ શોધી શકાતા નથી તેથી આપણે તેને આ ડાયાગ્રામમેટિકલી રીતે બતાવીએ છીએ અમારી પાસે ફોલ્ટ સિમ્યુલેટર છે તેથી ઇનપુટમાંથી એક તરીકે આપણે સર્કિટ નેટલિસ્ટ આપીએ છીએ બીજા ઇનપુટ તરીકે આપણે તમામ ફોલ્ટ્સનો સમૂહ સારી રીતે આપીએ છીએ આ ફોલ્ટ્સ ગમે તેટલા પડી ગયા પછી ફોલ્ટનો મૂળ સેટ હોઈ શકે છે અને ત્રીજું આપણી પાસે ટેસ્ટ વેક્ટરનો સમૂહ છે તેથી તમે આઉટપુટ ઉપર જે મેળવો છો તે ફોલ્ટ કવરેજના રિસ્પેક્ટમાં અમુક પ્રકારના આંકડા છે કયા ફોલ્ટ્સ શોધી કાઢવામાં આવે છે કયા ફોલ્ટ્સ છે જે શોધી શકાતા નથી અને તેથી વધુ તેથી મેં કહ્યું તેમ આપણે વિવિધ હેતુઓ માટે ફોલ્ટ સિમ્યુલેશન ટૂલનો ઉપયોગ કરી શકીએ છીએ તેથી અહીં મેં ટેસ્ટ વેક્ટરના આપેલ સેટની ગુણ પ્લસના નિર્ધારણને લગતી કેટલીક ટેસ્ટ ગ્રેડિંગ દર્શાવી છે ધારો કે કેટલાક ટેસ્ટ વેક્ટર બનાવવાની વૈકલ્પિક રીતો છે હું સમાન સર્કિટ માટે ટેસ્ટ વેક્ટર જનરેટ કરવા માટે 2 વૈકલ્પિક પદ્ધતિઓનો ઉપયોગ કરું છું ચાલો તેને T1 અને T2 કહીએ હવે હું એક એક્સેસ ની સરખામણી કરવા માંગુ છું જે વધુ સારી છે કે નહીં સામાન્ય રીતે હું આ હેતુઓ માટે ફોલ્ટ સિમ્યુલેટરનો ઉપયોગ કરું છું હું મારી સર્કિટ અને આ સેટ T1 સાથે ફોલ્ટ્સની સૂચિ ચલાવું છું હું ફરીથી T2 સાથે ચલાવું છું અને હું ફોલ્ટ કવરેજની તુલના કરું છું હું જોઉં છું કે કયું વધુ સારું છે બીજો ઉપયોગ ટેસ્ટ જનરેશન પ્રક્રિયામાં છે અહીં આપણે ફોલ્ટ Fi શોધવા માટે ટેસ્ટ વેક્ટર Ti જનરેટ કરીએ છીએ હવે અહીં જ્યાં ફોલ્ટ સિમ્યુલેશનનો ઉપયોગ થાય છે તેથી જેમ આપણે એક નવું ટેસ્ટ વેક્ટર Ti જનરેટ કરી રહ્યા છીએ આપણે તરત જ ફોલ્ટ સિમ્યુલેશન હાથ ધરીએ છીએ જેથી આ જ ટેસ્ટ વેક્ટર દ્વારા અન્ય તમામ ફોલ્ટ્સ પણ શોધી શકાય છે હવે જુઓ અહીં તમે કદાચ ઓછા માહિતગાર હશો કે તમે ટેસ્ટ જનરેશનની સાથે ફોલ્ટ સિમ્યુલેશનનો ઉપયોગ શા માટે કરી રહ્યા છો હું આ ટેસ્ટ જનરેશન ફરીથી મેળવી શકું છું હવે વાત એ છે કે ફોલ્ટ સિમ્યુલેશનની કોમ્પ્લેક્સિટી ટેસ્ટ જનરેશનની સરખામણીમાં ઘણી ઓછી છે ફોલ્ટ સિમ્યુલેશનની સરખામણીમાં ટેસ્ટ જનરેશનમાં ઘણો સમય લાગે છે તેથી આપણે ટેસ્ટ જનરેશન એલ્ગોરિધમ અથવા ટૂલને કેટલી વખત ચલાવવાની જરૂર છે તે ઘટાડવા માંગીએ છીએ ધારો કે મારી પાસે 100 ફોલ્ટ્સ છે શું હું આ ફોલ્ટ્સ માટે ટેસ્ટ જનરેટ કરવા માટે ટેસ્ટ જનરેશન ટૂલ 100 વખત ચલાવું અથવા મેં પ્રથમ ફોલ્ટ માટે ટેસ્ટ જનરેટ કર્યો તો હું તરત જ ફોલ્ટ સિમ્યુલેશન ચલાવું છું જે મને ખબર છે કે તે ખૂબ ઝડપી છે અને ફોલ્ટ સિમ્યુલેટર મને કહે છે કે આ ટેસ્ટ વેક્ટર 5 અન્ય ફોલ્ટ્સ પણ શોધે છે તેથી હું તે 5 ફોલ્ટ્સને ફોલ્ટ સૂચિમાંથી દૂર કરું છું તેથી 100 ફોલ્ટ્સની મારી પ્રારંભિક સૂચિ પ્રક્રિયા દરમિયાન ઝડપથી ઓછી થઈ જાય છે અને મારો એકંદર સમય ઘણો ઓછો થઈ જાય છે ફોલ્ટ ડાયગ્નોસિસ કેટલીકવાર આપણે ફોલ્ટ્સનું સિમ્યુલેટ કરીને સિમ્યુલેશન દ્વારા ફોલ્ટના સ્થાનને ઓળખવાનો પ્રયાસ કરીએ છીએ અને એટલેકે ટેસ્ટેબિલિટી માટે ડિઝાઇનમાં એપ્રોચનો અર્થ થાય છે જ્યાં આપણે કેટલાક બિંદુઓને ઓળખી શકીએ છીએ જ્યાં ટેસ્ટક્ષમતા સુધારવા માટે કેટલીક વધારાની નિયંત્રણક્ષમતા અને નિરીક્ષણ પદ્ધતિ પ્રદાન કરી શકાય છે આ ફરીથી સિમ્યુલેશન દ્વારા કરી શકાય છે હવે ચાલો જોઈએ કે ફોલ્ટ્સનું સિમ્યુલેટ કેવી રીતે કરવું આપણે નિષ્કપટ એપ્રોચ સાથે પ્રારંભ કરીએ છીએ અહીં આપણે કહીએ છીએ કે આપણે એક સરળ લોજિક સિમ્યુલેશન ટૂલનો વારંવાર ઉપયોગ કરીશું લોજિક સિમ્યુલેશન ટૂલ શું છે લોજિક સિમ્યુલેશન ટૂલ એ સોફ્ટવેર છે જે એક સર્કિટ નેટલિસ્ટને ઇનપુટ તરીકે અને અમારા ટેસ્ટ વેક્ટરને આઉટપુટ તરીકે લે છે તે લાઇન ઉપર લોજિક મૂલ્યોની ગણતરી કરશે તેથી તે ફોલ્ટ્સ સાથે સંબંધિત નથી ફક્ત લોજીક મૂલ્યો સાથે સંબંધિત છે તેથી જ તેને લોજીક સિમ્યુલેશન કહેવામાં આવે છે તો અહીં ધારો કે મારી પાસે F1 F2 થી Fm સુધીના m ફોલ્ટ્સની સંખ્યાનું ફોલ્ટ લિસ્ટ છે તો આપણે શું કરીએ આપણે સર્કિટના ફોલ્ટ ફ્રી વર્ઝનનું સિમ્યુલેટ કરીએ છીએ ચાલો તેને કેપિટલ N કહીએ અને આ ફોલ્ટની હાજરીમાં ફોલ્ટી વર્ઝન કહીએ ચાલો ટેસ્ટ વેક્ટરના આપેલા સેટના રિસ્પેક્ટમાં તેમને N1 N2 થી Nm કહીએ ચાલો આપણે કહીએ કે ત્યાં n ટેસ્ટ વેક્ટર છે તેથી કોઈપણ ફોલ્ટવાળા કોઈપણ ટેસ્ટ વેક્ટર માટે જો આઉટપુટમાં કોઈ મેળ ખાતું નથી તો તે સૂચવે છે કે ફોલ્ટ શોધી કાઢવામાં આવે છે તેથી હજુ સુધી આપણે અહીંથી તમે અહીં શું કરી રહ્યા છો આપણે એક સમયે સર્કિટમાં ફોલ્ટ દાખલ કરી રહ્યા છીએ પછી આપણે સાચા મૂલ્યના લોજિક સિમ્યુલેશન કરી રહ્યા છીએ તો મારો મતલબ કંઈક આવો છે ધારો કે મારી પાસે આના જેવી એક સરળ સર્કિટ છે હવે હું લાઇન ઉપર 0 ફોલ્ટ ઉપર સ્ટક થયેલી રજૂઆત કરવા માંગુ છું હું શું કરું છું હું એક નાની સર્કિટ મોડિફિકેશન કરું છું હું અહીં કોન્સટન્ટ લોજિક મૂલ્ય એપ્લાય કરું છું અને પછી હું સીમ્યુલેટ કરું છું આ મારી સર્કિટ મોડિફિકેશન છે તેથી આ લાઇન કોઈ રીતે જતી નથી અને અહીં હું 0 ઉપર સ્ટક થયેલી અસરનું સીમ્યુલેટ કરવા માટે કોન્સટન્ટ 0 એપ્લાય કરી રહ્યો છું તેથી આ કર્યા પછી હું સામાન્ય સાચા મૂલ્યના સિમ્યુલેશનનો ઉપયોગ કરી શકું છું હું લોજીક મૂલ્ય એપ્લાય કરું છું અને જોઉં છું કે મારા આઉટપુટ મૂલ્યો સાચા છે તેથી દરેક ટેસ્ટ વેક્ટર માટે મારે m ફોલ્ટ્સ માટે અને ફોલ્ટ ફ્રી વર્ઝન માટે એક વખત સિમ્યુલેટ કરવું પડશે અને ત્યાં n ટેસ્ટ વેક્ટર છે તેથી n ને m પ્લસ 1 વડે ગુણાકાર કરવામાં આવે તો લોજિક સિમ્યુલેશન અલ્ગોરિધમના ઘણા રન થાય છે તેથી તે m વડે ગુણાકાર n ના ક્રમનું છે ટેસ્ટ વેક્ટર્સની સંખ્યા ફોલ્ટની સંખ્યા દ્વારા ગુણાકાર કરવામાં આવે છે જે ખૂબ મોટી છે હવે વિવિધ ફોલ્ટ સિમ્યુલેશન એલ્ગોરિધમ્સને નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય છે ચાલો આપણે હમણાં જ જે નિષ્કપટ એપ્રોચ જોયો તે પહેલો એક છે બાકીના કેટલાક ઝડપી વર્ઝન્સ છે તેથી આપણે જોઈશું કે તેઓ કેવી રીતે કાર્ય કરે છે તેથી સીરીયલ ફોલ્ટ સિમ્યુલેશન આપણે પહેલાથી જ જોયું છે કે આ નિષ્કપટ એપ્રોચ છે તેથી આપણે જોયું છે કે તેને લોજિક સિમ્યુલેશન અલ્ગોરિધમના ઘણા રનની જરૂર છે જ્યાં n એ ટેસ્ટ વેક્ટરની સંખ્યા છે અને m એ ફોલ્ટની સંખ્યા છે તેથી તે ફોલ્ટી સર્કિટની સંખ્યા m હશે અને એક ફોલ્ટી અને એક ફોલ્ટ ફ્રી સર્કિટ હશે તેથી આપણે દરેક ટેસ્ટ વેક્ટર માટે ઘણા બધા સિમ્યુલેશન હાથ ધરવા પડશે તેથી મૂળભૂત સ્ટેપ્સનો સારાંશ આ રીતે કરી શકાય છે આપણે સૌ પ્રથમ ટેસ્ટ વેક્ટર માટે ફોલ્ટ ફ્રી સર્કિટનું સિમ્યુલેટ કરીએ છીએ અને જવાબોને ફાઇલમાં સાચવીએ છીએ પછી એક સમયે આપણે એક ફોલ્ટ ઇન્જેક્ટ કરીએ છીએ આપણે સર્કિટ નેટલિસ્ટમાં ફેરફાર કરીએ છીએ તે રીતે મારે કરવું જોઈએ મેં તમને બતાવ્યું કે આપણે તમારા સર્કિટ નેટલિસ્ટમાં કેટલાક ફેરફારો કરી શકીએ છીએ જેથી ફોલ્ટની અસરને સમાવી શકાય પછી તમે આ સુધારેલા સિમ્યુલેટ કરો દરેક વેક્ટર માટે નેટલિસ્ટ અને તમે પ્રતિભાવોની તુલના કરો છો જે તમે સાચવેલ છે કે કેમ તે તપાસવા માટે કે ફોલ્ટ મળી રહ્યા છે કે નહીં તેથી જો તમે જોશો કે ફોલ્ટ મળી રહ્યા છે તો તમે જાણ કરી શકો છો કે ફોલ્ટ શોધી કાઢવામાં આવી રહ્યા છે અને તમે બાકીના વેક્ટર્સનું સિમ્યુલેશન સ્થગિત કરી શકો છો કારણ કે તમે જાણો છો કે તે પહેલેથી જ શોધી કાઢવામાં આવ્યા છે તમારે બાકીના વેક્ટર સાથે સિમ્યુલેટ કરવાની જરૂર નથી તેથી વાસ્તવમાં કુલ સમય m પ્લસ 1 માં n કરતાં ઓછો થશે આ મહત્તમ છે તેથી જેવું તમને લાગે છે કે કોઈ ફોલ્ટ શોધી કાઢવામાં આવી રહ્યા છે તો તમારે બાકીના વેક્ટર્સનું સિમ્યુલેટ કરવાની જરૂર નથી આપણે આગળના ફોલ્ટ તરફ આગળ વધીએ છીએ તેથી એડવાન્ટેજ એ છે કારણ કે આ ખૂબ જ સરળ છે બીજું તમારે આ માટે ખાસ સોફ્ટવેરની જરૂર નથી માત્ર એક લોજિક સિમ્યુલેશન ટૂલ પૂરતું છે ફોલ્ટ એ છે કે સમયની કોમ્પ્લેક્સિટી m માં n ના ક્રમની છે જે ખૂબ હાઈ છે અને તમે ઇવેન્ટ ડ્રિવન મોડ માં પણ તેનો ઉપયોગ કરી શકતા નથી તમને યાદ છે કે ઇવેન્ટ ડ્રિવન મોડ એ સિમ્યુલેશનની પદ્ધતિ છે જ્યાં હું સમગ્ર સર્કિટનું સિમ્યુલેટ કરતો નથી હું સર્કિટના માત્ર તે ભાગને સિમ્યુલેટ કરું છું જ્યાં કેટલાક ફેરફારો થઈ રહ્યા છે તેથી બિનજરૂરી હું આખી વસ્તુનું સિમ્યુલેટ કરીશ નહીં પરંતુ સીરીયલ પદ્ધતિની આ પદ્ધતિ કમનસીબે ઇવેન્ટ ડ્રિવન મોડમાં વાપરી શકાતા નથી તેથી ચાલો હવે સુધારાઓ સાથે આવીએ પ્રથમ પદ્ધતિને પેરેલલ ફોલ્ટ સિમ્યુલેશન કહેવામાં આવે છે તેથી અહીં મુખ્ય પ્રેરણા એ છે કે શબ્દોની ગણતરીમાં કેટલાક આધુનિક મશીનોમાં સામાન્ય રીતે 32 અથવા 64 મલ્ટીપલ બિટ્સ હોય છે તેથી અહીં આપણે ડેટાના મલ્ટી બીટ પ્રતિનિધિત્વનો એડવાન્ટેજ લઈએ છીએ અને એ પણ જાણીએ છીએ કે અમારી પાસે AND OR આ પ્રકારની લોજિકલ કામગીરી છે જે સૂચના સમૂહમાં ઉપલબ્ધ છે જ્યારે C જેવી ભાષામાં પણ છે અમારી પાસે લોજિકલ અને એમ્પરસેન્ડ છે લોજિકલ OR બાર OR NOT આ પ્રકારની કામગીરી જે તમે આખા શબ્દ ઉપર કરી શકો છો જેમ કે C માં કહો કે જો હું a બરાબર b અને c લખું છું તો ચાલો કહીએ તેથી b ને આપણે 32 બીટ શબ્દ કહેવા દો C એ 32 બીટ શબ્દ છે તેથી જે હાથ ધરવામાં આવે છે તે બીટ બાય બીટ એન્ડિંગ છે અને તમને પરિણામ A મળશે આ A છે હવે વાત એ છે કે એક જ સૂચનામાં તમે ખરેખર 32 AND ઑપરેશન કરી રહ્યા છો ત્યાં 32 બિટ્સ છે આ AND 32 બિટ્સમાંના પ્રત્યેક માટે થોડું સમજદારીપૂર્વક કરવામાં આવે છે તેથી અહીં એક સમાનતા સામેલ છે આ પદ્ધતિમાં તેનું શોષણ થાય છે તો આપણે શું કરીએ અહીં સિમ્યુલેશનના દરેક પાસમાં આપણે ફોલ્ટ ફ્રી સર્કિટ તેમજ ફોલ્ટી વર્ઝનના W માઈનસ 1નું સિમ્યુલેટ કરીએ છીએ હું એક ઉદાહરણ સાથે સમજાવીશ હું જે કહું છું તે એ છે કે મારા કમ્પ્યુટર શબ્દમાં મારી પાસે W બિટ્સ છે મેં તેમાંથી એક બીટ અનામત રાખ્યો છે ચાલો આપણે ફોલ્ટ ફ્રી સર્કિટ માટે પ્રથમ બીટ કહીએ અને બાકીના W માઈનસ 1 બીટ હું અનામત રાખું છું એક ફોલ્ટની હાજરીમાં ફોલ્ટી વર્તનનું પ્રતિનિધિત્વ કરવા માટે તેથી એક સમયે હું W માઈનસ 1 ફોલ્ટ માટે વર્તનનું પ્રતિનિધિત્વ કરી શકું છું તેથી જો ત્યાં વધુ સંખ્યામાં ફોલ્ટ હોય તો મારે તેને ઘણી વખત પુનરાવર્તન કરવું પડશે તો આ આપણે 1 પાસમાં કરીએ છીએ જો કુલ q ફોલ્ટ્સ હોય તો કોઈપણ એક પાસ ઉપર હું W માઈનસ 1 ફોલ્ટ સાથે સિમ્યુલેટ કરી શકું છું તેથી મારે આટલા બધા સીલિંગ પાસના q ડિવાઇડ બાય W માઈનસ 1 કરવાની જરૂર છે અને અહીં મેં આ W માઈનસ 1 બિટ્સમાં કહ્યું છે કે જ્યાં બિટ્સમાં ફોલ્ટને સખત કોડિંગ કરવામાં આવે છે તેથી જ આપણે ફોલ્ટ ડ્રોપિંગનો ઉપયોગ કરી શકતા નથી આપણે ફોલ્ટને દૂર કરી શકતા નથી તેથી અહીં પણ આપણે બધા ફોલ્ટો સાથે સિમ્યુલેટ કરવું પડશે ચાલો એક ઉદાહરણની મદદથી જોઈએ પરંતુ ચાલો જોઈએ કે આપણે ફોલ્ટ કેવી રીતે દાખલ કરીએ છીએ ત્યાં ઘણી બધી પદ્ધતિઓ સૂચવવામાં આવી છે તેથી આપણે અહીં એક પદ્ધતિ સમજાવી રહ્યા છીએ તેથી આપણે ચોક્કસ ગેટ સાથે સમજાવીએ છીએ ચાલો આપણે કહીએ કે મારી સર્કિટમાં મારી પાસે એક ગેટ છે જેની આઉટપુટ લાઇન હું તેને Cl કહું છું અહીં તમે શું કહો છો કે દરેક લાઇન સાથે આપણે 2 વેક્ટર Mz અને Mo જોડીએ છીએ આનો ઉપયોગ ફોલ્ટની અસરને દાખલ કરવા માટે થાય છે અને માત્ર એક વસ્તુ તમે યાદ રાખો તેથી જ્યારે પણ આપણે વેક્ટર વિશે વાત કરીએ તો ચાલો કહીએ કે મારી પાસે આના જેવું વેક્ટર છે તેથી આ વેક્ટરનો કોઈપણ ચોક્કસ ભાગ ફોલ્ટ Fi ની અસર સૂચવે છે તેથી ફોલ્ટ Fi થાય છે તે લાઇન ઉપર મૂલ્ય લોજીક મૂલ્ય શું હશે એવી જ રીતે અન્ય બિટ્સ અન્ય કેટલાક ફોલ્ટ્સની અસર સૂચવે છે ફક્ત આ યાદ રાખો તેથી આપણે અહીં કહી રહ્યા છીએ કે આ બિટ્સ કેવી રીતે અસાઇન કરવામાં આવે છે તો આપણે શું કહી રહ્યા છીએ કે નિયમ કંઈક આવો છે ધારો કે આ એક AND ગેટ છે તો મારી પાસે 2 ઇનપુટ લાઇનને અનુરૂપ વેક્ટર છે હું પહેલા તે 2 વેક્ટરમાંથી AND ની ગણતરી કરું છું ચાલો તેને Z કહીએ Z Cl ઉપર ગણતરી કરેલ લોજીક મૂલ્યને સૂચવે છે હવે હું Z ની ગણતરી કર્યા પછી હું અહીં ફોલ્ટ્સની અસરને સમાવવા માટે બિટ્સમાં સુધારા અથવા ફેરફારો કરું છું હું શું કરું I અને Z MZ સાથે પછી અથવા Mo સાથે અને આ મારી સંશોધિત લોજીક અભિવ્યક્તિ અથવા આઉટપુટ l ઉપરનો શબ્દ છે ચાલો જોઈએ કે આ MZ અને Mo બિટ્સ કેવી રીતે અસાઇન કરવામાં આવે છે તે અહીં સમજાવ્યું છે તેથી આપણે ith બીટ વિશે વાત કરી રહ્યા છીએ તેથી ith બીટ ફોલ્ટ Fi ને અનુરૂપ સિમ્યુલેટેડ મૂલ્ય સૂચવે છે તેથી જો તે ફોલ્ટ મુક્ત વર્ઝન છે તેનો અર્થ એ છે કે હું પ્રથમ બીટ વિશે વાત કરી રહ્યો છું પછી મેં MZ થી 1 Mo થી 0 માં બીટ કહ્યું ચાલો જોઈએ શું થાય છે તેથી જો હું AND 1 સાથે કંઈક તો તે એક જ વસ્તુ રહે છે જો હું OR 0 સાથે તે સમાન રહે છે તેથી હું કોઈ ફેરફાર કરતો નથી Z એ Z રહે છે આ ફોલ્ટ મુક્ત વર્ઝન માટે છે તેવી જ રીતે જો ફોલ્ટ આ ગેટમાં નહીં પણ બીજે ક્યાંક ઉદ્ભવે જેમાં ફોલ્ટ Cl ઉપર સ્થિત નથી તો પણ MZ 1 છે Mo 0 છે તેમાં કોઈ ફેરફાર કરતો નથી તેથી અહીં આપણે ત્યારે જ ફેરફારો કરીએ છીએ જ્યારે Cl ઉપર 0 ઉપર સ્ટક થયેલ હોય અથવા 1 ફોલ્ટ ઉપર સ્ટક થયેલ હોય તેથી જો Cl ઉપર 0 ફોલ્ટ ઉપર સ્ટક થયેલ હોય તો આપણે અનુરૂપ બિટ્સ MZ Mo બંનેને 0 0 બનાવીએ છીએ શા માટે જો હું આ Z એમ્પરસેન્ડ 0 કરું તો તે 0 અથવા 0 બને છે તે 0 બને છે તેથી 0 ઉપર સ્ટક થયેલાનું સિમ્યુલેટ કરવા માટે બળજબરીથી હું તે બીટને 0 બનાવી રહ્યો છું તેવી જ રીતે 1 ઉપર સ્ટક થયેલાનું સિમ્યુલેટ કરવા માટે હું બંનેને 1 1 બનાવું છું આ Cl એટલે કે MZ છે 1 1 નો અર્થ છે કે અહીં આ MZ 0 પણ હોઈ શકે છે 0 1 અથવા 1 1 થી કોઈ ફરક પડતો નથી તેથી અહીં ધારો કે તે 1 1 છે તેથી 1 સાથે I અને Z તે 1 સાથે Z I અથવા 1 બને છે તેથી તે બળજબરીથી 1 બની રહ્યું છે 1 સાથે અન્ય OR 1 છે તેથી હું 1 ઉપર સ્ટક થયેલાનું સિમ્યુલેટ કરું છું તેથી જો ત્યાં આ ith બીટ આ ચોક્કસ લાઇન ઉપર 0 અથવા 1 ફોલ્ટ ઉપર સ્ટક થયેલા હોય તો પછી આપણે અનુરૂપ બિટ્સને આ રીતે બદલીએ છીએ અન્યથા આપણે બિટ્સને 1 0 અને 1 0 કહ્યું છે ચાલો એક ઉદાહરણ લઈએ ધારો કે આપણી પાસે એક સરળ ઉદાહરણ છે જેમાં 3 ગેટ AND ગેટ NOR ગેટ અને OR ગેટ નો સમાવેશ થાય છે માત્ર ઉદાહરણ તરીકે ધારો કે જો મારા શબ્દનું કદ 5 છે તો પ્રથમ બીટ ફોલ્ટ ફ્રી સૂચવે છે પછીનો 4 બીટ આ ફોલ્ટ્સ દર્શાવે છે ધારો કે આપણે આ 4 ફોલ્ટ્સનું સિમ્યુલેટ કરવા માંગીએ છીએ c 0 ઉપર સ્ટક થયેલું f 0 ઉપર સ્ટક થયેલું e 0 ઉપર સ્ટક થયેલું e 1 ઉપર સ્ટક થયેલું છે તેથી સર્કિટમાં ઘણી બધી લાઈનો a b c d e f અને g છે આ કોષ્ટકમાં આપણે અનુરૂપ MZ અને Mo મૂલ્યો બતાવી રહ્યા છીએ જેને આપણે સિમ્યુલેશનની શરૂઆતમાં ઠીક કરીએ છીએ ચાલો જોઈએ કે લાઈન a ઉપર કોઈ ફોલ્ટ નથી તેથી તમે જુઓ તમામ બિટ્સ માટે તે 1 0 1 0 1 0 અથવા 1 0 1 0 1 0 છે તેથી MZ બધા 1 છે Mo બધા 0 છે એવી જ રીતે b આ યાદીમાં કોઈ ફોલ્ટ નથી તેથી b પણ તે 1 0 1 0 બધા 1 બધા 0 જેવો છે પરંતુ જ્યારે તમે c ઉપર આવો છો ત્યારે તમે જુઓ છો કે બીજો બીટ 0 ઉપર સ્ટક થયેલા ફોલ્ટ c નું સિમ્યુલેટ કરે છે તેથી તમે બીજા બીટ માટે જુઓ આપણે તે 0 અને 0 બનાવ્યું છે પરંતુ બાકીના 1 0 1 0 1 0 1 0 છે d ફરીથી કોઈ ફોલ્ટ નથી તેથી d એ બધા 1 0 છે e માં બંને ફોલ્ટ્સ છે છેલ્લા 2 બિટ્સ આ 0 ઉપર સ્ટક થયેલા છે આ 1 ઉપર સ્ટક થયેલા છે તેથી આ છેલ્લી શરૂઆત માટે તમે e જુઓ છો પરંતુ 1 બીટ આપણે 0 અને 0 ઉપર સ્ટક થયેલા સિમ્યુલેટ માટે મૂકીએ છીએ અને છેલ્લે 1 અને 1 ઉપર સ્ટક થયેલા સિમ્યુલેટ માટે ચાલો આપણે 1 0 1 0 1 0 શરૂ કરીએ f માં મધ્યમ બીટ 1 ઉપર સ્ટક થઈ ગયો છે તેથી તમે જુઓ છો કે મધ્યમ બીટ 1 અને 1 છે g બધા 1 0 ફોલ્ટ નથી તેથી આપણે આ વેક્ટર્સને પ્રાથમિકતાથી ઠીક કરીએ છીએ પછી ધારો કે આપણે 1 b 1 સાથે સિમ્યુલેટ કરવા માંગીએ છીએ તેથી આપણે વેક્ટર સાથે શરૂ કરીએ છીએ જ્યાં a તમામ કેસ માટે 1 છે b પણ તમામ કેસ માટે 1 છે તેથી તે ફોલ્ટ ફ્રી સર્કિટ માટે 1 છે ફોલ્ટી સર્કિટ માટે પણ આપણે સમાન ઇનપુટ્સ એપ્લાય કરી રહ્યા છીએ a 1 છે બધા 1 છે b બધા 1 છે હવે તમે ધીમે ધીમે c માટે સિમ્યુલેશન કરો છો આ એક ફેનઆઉટ કનેક્શન છે d માટે આ અહીંથી શરૂ થશે અને અહીં તમે શું કરશો તમે ફક્ત ઈક્વેશન અને MZ અથવા Mo બરાબર યાદ કરો તેથી આ 1 1 જે આવી રહ્યું છે અને MZ બધા 1 સમાન અથવા Mo બધા 0 સમાન છે તેથી તે બદલાતું નથી તે બધા જ રહે છે ચાલો આપણે c ઉપર આવીએ આ પણ ફેનઆઉટ બ્રાન્ચ છે કે તે જ 1 1 1 1 1 1 અહીં Z અને આ Z હશે તેથી આ બીટ 0 અથવા આ બને છે તેથી આ બીજો બીટ 0 બને છે હવે જ્યારે તમે AND લો છો ત્યારે તમે આ 2 વેક્ટર 1 1 1 1 1 1 અને 1 0 1 11 માંથી થોડો થોડો કરો છો તેથી તે 1 0 બને છે 1 1 1 એટલે કે Z પછી તમે e વડે કરેક્શન કરો અને તેની સાથે આ બીટ પણ 0 બની જાય છે અથવા તેની સાથે તે બીટ 1 બને છે પહેલાથી 1 છે તેથી હવે e 1 0 1 0 1 0 1 બને છે તેવી જ રીતે એક નોટ ગેટ છે 1 1 1 1 1 0 0 0 0 0 બને છે પછી ફોલ્ટની અસર દાખલ કરો AND આ અને OR આ સાથે આ મધ્યમ બીટ 1 બને છે મધ્યમ બીટ અંતે 1 બને છે અથવા આ AND આ OR g માં કોઈ ફોલ્ટ નથી તે આ બને છે તેથી પ્રક્રિયામાં જ્યારે તમે આખરે આઉટપુટ ઉપર શબ્દ મેળવો છો ત્યારે તમે જોશો કે તમારું ફોલ્ટ ફ્રી આઉટપુટ 1 છે તમે તપાસો છો કે તમે જે 0 બિટ્સ જુઓ છો ત્યાં 2 શૂન્ય છે જેનો અર્થ છે કે આ 0 0 ઉપર સ્ટક થયેલા c ને અનુરૂપ છે આ 0 એ 0 ઉપર સ્ટક થયેલ e ને અનુરૂપ છે જેનો અર્થ છે કે 0 ઉપર સ્ટક થયેલ c અને 0 ઉપર સ્ટક થયેલ બંને આ વેક્ટર દ્વારા શોધી કાઢવામાં આવે છે અને આ તમામ 4 ફોલ્ટ્સ આપણે આ 1 પાસમાં પેરેલલ રીતે એકસાથે સિમ્યુલેટ કર્યું છે તેથી તમે જોશો કે જો તે 32 બીટ શબ્દ છે તો તમે એકસાથે 31 ફોલ્ટ્સનું સિમ્યુલેટ કરી શકો છો આ એક એડવાન્ટેજ છે પરંતુ ઓવરહેડ એ છે કે તમારે આ MZ અને Mo નો ઉપયોગ કરવો પડશે અને સામાન્ય રીતે દરેક ગેટનું મૂલ્યાંકન કરવા માટે તમારે ફક્ત AND ગેટની જરૂર પડશે પરંતુ અહીં મૂલ્યાંકન કર્યા પછી પણ તમારે આ સુધારા માટે વધારાના AND અને વધારાના OR ઓપરેશનની જરૂર પડશે આ ઓવરહેડ છે તેથી MZ અને Mo નો ઉપયોગ કરીને દરેક લાઇન ઉપર 2 વધારાની કામગીરી છે તેથી આ પદ્ધતિ સીરીયલ ફોલ્ટ સિમ્યુલેશન કરતાં સ્પષ્ટપણે ઝડપી છે પરંતુ ડીસએડવાન્ટેજ એ છે કે તે માત્ર કોમ્બિનેશનલ સર્કિટમાં જ એપ્લાય થાય છે અને તેમાં ઈવેન્ટ ડ્રિવન મોડનો ઉપયોગ કરી શકાતો નથી કારણ કે તમે અલગ અલગ બિટ્સમાં અલગ અલગ ફોલ્ટ ઈન્જેક્શન કરી રહ્યાં છો તમે આવી ઘટનાઓને ઓળખી શકતા નથી કે મારે આ ભાગનું સિમ્યુલેટ કરવું પડશે તે ભાગ નહીં પરંતુ તમામ ફોલ્ટ્સનું સિમ્યુલેટ કરવું પડશે હવે આ જ પદ્ધતિઓમાં જો તમે થોડો ફેરફાર કરી શકો તો તમને ત્રીજો એપ્રોચ મળશે ચાલો આપણે જોવાનો પ્રયાસ કરીએ પેરેલલ ફોલ્ટ્સ સિમ્યુલેશનમાં આપણે શું કરી રહ્યા હતા આપણે એક સમયે એક ટેસ્ટ વેક્ટર સાથે ઘણા ફોલ્ટ્સનું સિમ્યુલેટ કરી રહ્યા હતા તો બધી લાઈનોમાં MZ Mo રાખવાથી કેવી રીતે એકસાથે અનેક ફોલ્ટ્સનું સિમ્યુલેટ કરવામાં આવે છે તો મુશ્કેલી અથવા ફોલ્ટ શું હતો અને સિમ્યુલેશન પ્રોસેસિંગ દરમિયાન દરેક લાઇનની ગણતરી માટે અમને એક વધારાના AND એક વધારાના OR ઓપરેશનની જરૂર હતી પરંતુ ધારો કે આપણે તેને બીજી રીતે કરીએ તો બીજી રીતે શું છે આપણે એક સમયે એક ફોલ્ટ ઇન્જેક્ટ કરીએ છીએ એક સમયે એક ફોલ્ટનો અર્થ છે કે આપણે અગાઉ ઉલ્લેખ કર્યો છે તેમ નેટલિસ્ટમાં ફેરફાર કરી શકીએ છીએ અને આપણે પેરેલલ સિમ્યુલેશન કરીએ છીએ પરંતુ હવે અલગ અલગ બિટ્સ અલગ અલગ ટેસ્ટ વેક્ટર સૂચવે છે અલગ અલગ ફોલ્ટ્સ નહીં તેથી આપણે એકસાથે વિવિધ ટેસ્ટ વેક્ટર સાથે સિમ્યુલેટ કરી રહ્યા છીએ તો એડવાન્ટેજ શું છે હવે આપણે તે MZ અને Mo ને દૂર કરી રહ્યા છીએ અમારી પાસે કોઈ MZ Mo નથી જ્યાં એક સમયે 1 ફોલ્ટ લગાવવાનો અર્થ એ છે કે આપણે વાસ્તવમાં સર્કિટ નેટલિસ્ટમાં ફેરફાર કરી રહ્યા છીએ આપણે બિટ્સને વિવિધ વેક્ટર સાથે પેક કરી રહ્યા છીએ અને તમે તેમને એકસાથે સિમ્યુલેટ કરી રહ્યાં છો પરિણામ એ છે કે આ અગાઉની પદ્ધતિ પેરેલલ ફોલ્ટ સિમ્યુલેશનની તુલનામાં વધુ ઝડપથી ચાલશે કારણ કે અમારે MZ અને Mo વેક્ટર્સને સંગ્રહિત અને પ્રક્રિયા કરવાની જરૂર નથી તેથી અહીં મેં કહ્યું તેમ પેરેલલમાં ફોલ્ટી સર્કિટના ફોલ્ટી સેટનું સિમ્યુલેટ કરવાને બદલે આપણે પેરેલલમાં ટેસ્ટ વેક્ટરના સમૂહનું સિમ્યુલેટ કરીએ છીએ તેથી જો આપણે ફોલ્ટ લિસ્ટમાં q ફોલ્ટનો સમાવેશ થાય છે તો એક સમયે તમે 1 ફોલ્ટનું સિમ્યુલેટ કરી રહ્યાં છો તેથી સંપૂર્ણ રીતે તમારે ફોલ્ટ ફ્રી સિમ્યુલેશન માટે q પ્લસ 1 1 અને આ q ફોલ્ટ માટે q ની જરૂર છે અને દરેક પાસમાં તમે બધા ટેસ્ટ વેક્ટર સાથે સિમ્યુલેટ કરી રહ્યાં છો તમે ટેસ્ટ વેક્ટર સાથે કેવી રીતે સિમ્યુલેટ કરી રહ્યાં છો તેની જેમ હું તમને એક નાનું ઉદાહરણ આપી રહ્યો છું ધારો કે મારી પાસે 4 બીટ સર્કિટ છે ઇનપુટ સર્કિટ માટે ચાલો T1 T2 T3 T4 કહીએ ચાલો કહીએ કે ઇનપુટ્સ A B C D છે સર્કિટ ઇનપુટ્સ A B C D છે ધારો કે ટેસ્ટ વેક્ટર નીચે પ્રમાણે છે T1 એ 0 1 0 1 છે T2 એટલે ચાલો 1 1 0 0 1 0 0 1 0 0 1 1 કહીએ તેથી હવે જ્યારે આપણે શબ્દ પેક કરીએ છીએ ત્યારે ચાલો કહીએ કે આ કિસ્સામાં આપણી પાસે 4 બીટ શબ્દ છે પ્રથમ બીટ T1 સૂચવે છે બીજો બીટ T2 સૂચવે છે ત્રીજો બીટ T3 સૂચવે છે 4 બીટ T4 સૂચવે છે તેથી લાઇંગ A માટે 1 શબ્દ લાઇંગ B માટે 1 શબ્દ અને તેથી વધુ હશે તેથી લાઇંગ A માટે શબ્દ 0 1 1 0 હશે એવી જ રીતે લાઈન B માટે શબ્દ 1 1 0 0 હશે તેથી મારી સર્કિટમાં જો મારી પાસે કોઈ દૃશ્ય છે જ્યાં a છે તો ચાલો કહીએ કે AND ગેટ જે A અને B ચલાવી રહ્યો છે તો હું કોઈપણ સુધારાત્મક સ્ટેપ વિના સીધા જ આ 2 માંથી AND લઈ શકું છું ફક્ત બીટ બાય બીટ કરો અને તે 0 1 0 0 બની જાય છે તેથી આઉટપુટ વેક્ટર 0 1 0 અને 0 હશે આ તમે જોઈ શકો છો તેટલું ઝડપી થશે તેથી આ પેરેલલ લોજિક સિમ્યુલેશન કરતાં સ્પષ્ટપણે ઝડપી છે કારણ કે ફોલ્ટ બાજુઓ સિવાય અન્ય ભાગોમાં આપણે કોઈ ફેરફાર કર્યો નથી આ રીતે તમે આ ચોક્કસ લેકચરના અંતમાં આવો છો હવે પછીના લેક્ચરમાં આપણે કેટલાકને જોઈશું તે ખૂબ જ રસપ્રદ હોઈ શકે છે અને તમે ફોલ્ટ સિમ્યુલેશન માટે વધુ શક્તિશાળી ટેક્નીક્સ કહી શકો છો જ્યાં તમામ ફોલ્ટ્સ એકસાથે સિમ્યુલેટ કરવામાં આવે છે ત્યાં એક ખૂબ જ સારી રીતે વ્યાખ્યાયિત ટેક્નીક છે જે આપણે ત્યાં પ્રસ્તુત કરીશું જ્યાં બધા ફોલ્ટ્સને એકસાથે નિયંત્રિત કરવામાં આવે છે અને બીજી બાબત એ પણ સુનિશ્ચિત કરે છે કે પ્રક્રિયા ઇવેન્ટ ડ્રિવન હશે આપણે સર્કિટના ભાગોની પ્રક્રિયા કરીશું નહીં જ્યાં કોઈ ફેરફારો નથી જે પ્રક્રિયાને વધુ ઝડપી બનાવશે તેથી આપણે અમારા આગામી લેક્ચરમાં આ વિશે ચર્ચા કરીશું